વ્યાખ્યાન 36માં આપનું સ્વાગત છે આ વ્યાખ્યાનમાં હું હોમ ઓટોમેશન સિસ્ટમની ડિઝાઇન વિશે ચર્ચા કરીશ હું જે ઉદાહરણ લઈશ તે અહીં એક બલ્બ છે અને તે બલ્બ હું એસએમએસ મોકલીને ચાલુ કરીશ અલબત્તઆપણે પ્રોગ્રામ કંટ્રોલનો ઉપયોગ કરીને આ કરી શકીએ છીએ પરંતુ અહીં અમે એસએમએસ કંટ્રોલ દ્વારા એવું કર્યું છે કે અમે તમને વિશ્વના કોઈપણ જગ્યાએથી આ આઇઓટીનો ફ્લેવર આપી શકીએ છીએ જો તમે આ વિશિષ્ટ ડિવાઇસ પર " ઓન" એવો એસએમએસ કરી શકો છો તો ડિવાઇસ ચાલુ થશે અને જો તમે ઑફ એવો એસએમએસ મોકલવા માટે સક્ષમ છો તો તે બંધ થઈ જશે સૌ પ્રથમ હું કોડના બે સેટ વિશે ચર્ચા કરીશ એક સેટ જ્યાં હું કોઈપણ મોબાઇલથી એસએમએસ મોકલી શકું છું અને તે કાર્ય કરશે અને બીજો એક છે કે હું અમુક ચોક્કસ મોબાઇલ નંબરથી એસએમએસ મોકલવા પર પ્રતિબંધ લગાવીશ કારણ કે તમે નહીં ઇચ્છો કે કોઈ પણ તમારા ઘરના બલ્બને ચાલુ કરશે તેથી તમે ઇચ્છો છો કે તે ફક્ત તમારા પરિવારના સભ્યો દ્વારા જ કરવામાં આવે તેથી તમે ખરેખર તમારા કુટુંબના સદસ્યના નંબરોને તે સુરક્ષિત કોડમાં એકીકૃત કરી શકો છો જ્યાં ફક્ત કોઈ ચોક્કસ મોબાઇલ નંબરથી એસએમએસ પ્રાપ્ત થાય તો જ તે ચાલુ અથવા બંધ રહેશે તેથી હું આ વ્યાખ્યાનમાં આ બે બાબતો વિશે ચર્ચા કરીશ હું હોમ ઓટોમેશન પ્રયોગ વિશે વાત કરીશ અને પછી હું નિદર્શન કરીશ હોમઓટોમેશન અથવા સ્માર્ટ હોમ એ ઘર માટે ઓટોમેશન બનાવવા વિશે છે અલબત્ત આ ફક્ત બલ્બ ચાલુ અને બંધ કરવા પૂરતું નથી પરંતુ આવી સિસ્ટમ લાઇટિંગ તાપમાન ભેજ અને ઉપકરણોને નિયંત્રિત કરી શકે છે અને આવી ઘણી વધુ વસ્તુઓ થઈ શકે છે તમારા ઘરમાં ઘણા ઉપકરણો હોઈ શકે છે જેને તમે ખરેખર નિયંત્રિત કરી શકો છો તેમાં એક્સેસ કંટ્રોલ અને અલાર્મ સિસ્ટમ જેવી ઘરની સુરક્ષા પણ શામેલ હોઈ શકે છે ખાસ કરીને તે યોગ્ય યુઝર ઇન્ટરફેસ દ્વારા કન્ટ્રોલ્ડ સિસ્ટમને જોડે છે તમે ઇન્ટરનેટ પર વોલ માઉન્ટ થયેલ ટર્મિનલ અથવા મોબાઇલ ફોન એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો જ્યારે ઇન્ટરનેટથી કનેક્ટ થાય છે ત્યારે ઘરનાં ઉપકરણો કહેવાતી ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો મહત્વપૂર્ણ ઘટક બનાવે છે મેં તમને કહ્યું છે હોમ ઓટોમેશન કે જેની હું અહીં ચર્ચા કરીશ તે એ છે કે હું એસએમએસ નિયંત્રણ દ્વારા બલ્બ ચાલુ અને બંધ કરીશ આ પ્રયોગ આ રીતે થાય છે એક ઓટોમેશન સિસ્ટમ જેમાં મોબાઇલ ફોનથી એસએમએસ મોકલીને રિમોટલી ઇલેક્ટ્રિક ઉપકરણ ચાલુ અથવા બંધ કરી શકાય છે પ્રદર્શન હેતુ માટે આ કિસ્સામાં દીવો બલ્બ નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે એસએમએસ દ્વારા "ઓન" સંદેશ મોકલે છે ત્યારે લેમ્પ ચાલુ થાય છે જ્યારે એસએમએસ દ્વારા "ઑફ બંધ" સંદેશ મોકલવામાં આવે ત્યારે લેમ્પ બંધ થાય છે અને મેં તમને કહ્યું તેમ ત્યાં બે વર્ઝન છે એક સામાન્ય વર્ઝન છે જ્યાં કોઈ પણ મોબાઇલ ફોનથી સંદેશ આવી શકે છે અને બીજું સુરક્ષિત વર્ઝન જ્યાં સંદેશ કોઈ ચોક્કસ મોબાઇલ ફોનથી આવવો આવશ્યક છે આ પ્રયોગ માટે અમને જરૂરી એવા હાર્ડવેર ઘટકો કયા છે આપણને અલબત્ત માઇક્રોકન્ટ્રોલરની જરૂર છે આ સ્થિતિમાં આપણે અરડિનો યુનોનો ઉપયોગ કર્યો છે જીએસએમ મોડેમ આવશ્યક છે આપણે સિમ900એ જીએસએમ મોડેમનો ઉપયોગ કર્યો છે જેનો ઉપયોગ માઇક્રોકન્ટ્રોલર સાથે મોબાઇલ ફોનના એસએમએસનો ઉપયોગ કરીને કૉમ્યુનિકેશન કરવા માટે થાય છે મોબાઇલ ફોનથી માઇક્રોકન્ટ્રોલર સાથે કૉમ્યુનિકેશન કરવા માટે થાય છે આપણને અહીં ઇલેક્ટ્રોમિકેનિકલ ઉપકરણની જરૂર છે તે રિલે છે જે પહેલાથી ચર્ચા થઈ છે આ પ્રયોગમાં તે એક્ટ્યુએટેડ ડિવાઇસ તરીકે કામ કરે છે જે ઉપકરણને ચાલુ કરવા અને બંધ કરવા માટે માઇક્રોકન્ટ્રોલર સાથે જોડાયેલ છે અને અમે નિદર્શન માટે 15 વોટના બલ્બનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ અન્ય ઉપકરણનો ઉપયોગ કરી શકો છો સિસ્ટમનું કાર્ય આ રીતે ચાલે છે સિસ્ટમ જીએસએમ મોડેમ વાંચે છે અને યુઝરના સંદેશના આગમનની રાહ જુએ છે પછી માઇક્રોકન્ટ્રોલર સંદેશ વાંચે છે તેની સાથે ઉપકરણોને નિયંત્રિત કરવાની સ્થિતિની તુલના કરે છે તદનુસાર તેને શું મળે એ મુજબ ચાલુ કરે છે અથવા બંધ કરે છે રિલે લૅમ્પ ચાલુ કરવા માટે સક્રિય થાય છે જ્યારે તેને ઓન સંદેશ મળે છે અને રિલે લૅમ્પ બંધ કરવા માટે સક્રિય થાય છે જ્યારે તેને બંધ સંદેશ મળે છે અને આખી પ્રક્રિયા ચાલુ રહે છે તેથી આ સિસ્ટમના કાર્ય વિશે છે અને મેં બીજા વર્ઝન માટે કહ્યું તેમ મોબાઇલ નંબર માટે એક વધારાનો ચેક કરવામાં આવે છે જ્યાંથી સંદેશ સેટ કરવામાં આવ્યો છે ચાલો કનેક્શન પર ધ્યાન આપીએ આ રિલે છે અને આપણે જાણીએ છીએ કે રિલે માટે તમારી પાસે વીસીસી છે તમારી પાસે ગ્રાઉન્ડ છે અને કંટ્રોલ ઇનપુટ છે જે આર્ડિનોના પિન 7 થી જોડાયેલ છે અને આ મારું બલ્બ છે અને આ મારું એસી સ્રોત છે બલ્બનો એક છેડો આ રીલેના આઉટપુટ પિનથી સીધો જોડાયેલ છે બલ્બનો બીજો છેડો એસી સ્રોત સાથે જોડાયેલ છે અને એસી સ્રોતનો બીજો છેડો સીધો રિલેના સીઓએમ આઉટપુટ પિન સાથે જોડાયેલ છે પિન 7 ઇનપુટ સાથે જોડાયેલ છે અને જીએસએમ બોર્ડ સાથે જે એસએમએસ પ્રાપ્ત કરશે કે જે ચાલુ અથવા બંધ છે આ રીતે કનેક્ટ થશે આનો આરએક્સ પિન પિન નંબર 11 સાથે જોડાયેલ છે જે ટીએક્સ છે અને આની ટીએક્સ પિન 10 નંબર સાથે જોડાયેલ છે જે આરએક્સ છે આ બધું કનેક્શન વિશે છે અને અલબત્ત ગ્રાઉન્ડ અને વીસીસી તે મુજબ કનેક્ટ થશે જીએસએમ એક એસએમએસ પ્રાપ્ત કરશે અને તેના આધારે તે થોડી પ્રક્રિયા કરશે અને આ પિન 7 દ્વારા રિલેને મૂલ્ય મોકલશે અને રિલે આપણે આપેલી સ્થિતિને આધારે આ બલ્બને ગ્લો બનાવશે અથવા આ બલ્બને બંધ કરશે ચાલો હવે જોઈએ કોડ કેવી રીતે જાય છે તેથી તમારે આ સોફ્ટવેર સિરિયલ શામેલ કરવું પડશે તમારે આ સિમ900એ આ આરએક્સ ટીએક્સ પિન જે 10 અને 11 છે એને બનાવવો પડશે અને અમે આ રીલે1 ને 7 તરીકે વ્યાખ્યાયિત કર્યો છે ત્યારબાદ અમે કેટલાક વેરીએબલો વેલ ફ્લેગ રિલે લેન વ્યાખ્યાયિત કરીએ છીએ અમે આ બધાને 0 થી ઇનિશલાઇજ઼ કર્યાં છે આપણે એક પછી એક જોઈશું કે આપણને શા માટે આ વેઅરિબલની જરૂર છે સેટઅપ તબક્કામાં યાદ કરો કે સીરીયલ કમ્યુનિકેશન માટે આપણને આર્ડિનો માટે સ્પષ્ટ રીતે કોઈ હાયપર ટર્મિનલની જરૂર નથી પરંતુ એસટીએમ માટે આપણને તે જરૂરી છે અરડિનો માટે તે સીરીયલ મોનિટરમાં સીધું પ્રિન્ટ કરી શકે છે તેથી સેટઅપ તબક્કામાં આપણે પહેલા સીરીયલ પ્રિન્ટિંગ માટે બાઉડ રેટને નિર્ધારિત કરીએ છીએ જે સીરીયલ બેગિન છે તે પિનમોડ રિલે1 ને આઉટપુટ પોર્ટ તરીકે સેટ કરે છે આપણે બાઉડ રેટને ફરીથી 9600 તરીકે સેટ કરી રહ્યા છીએ અને એક મહત્વપૂર્ણ વસ્તુ જે આપણે કરી રહ્યા છીએ હવે એકવાર આપણે આ ચોક્કસ ઓબ્જેક્ટને સિમ 900 એ બેગિન બનાવ્યા પછી આપણે એ પણ નિર્દિષ્ટ કરવું પડશે કે જીએસએમ મોડ્યુલ કે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ આપણે તેનો ઉપયોગ મેસેજિંગ હેતુ માટે કરીશું જેથી તે ખાસ વસ્તુ આપણે તેને વ્યાખ્યાયિત કરવી પડશે તે ચોક્કસ કારણોસર આપણે એટી કમાન્ડનો ઉપયોગ કરવાની જરૂર છે જે બતાવ્યા પ્રમાણે છે નો મતલબ કંમાન્ડ નેમ મેસજ ઈન્ડિકેશન થાઈ છે તેનો અર્થ એ કે આપણે અહીં સંદેશ પ્રાપ્ત કરીશું અને પછી આપણે 100 મિલિસેકંડનું ડીલે આપીએ છે આ સેટ અપ તબક્કો છે હવે લૂપ તબક્કામાં આપણે શું કરી રહ્યા છીએ શરૂઆતમાં આપણે વેરીએબલ "વૅલ" શોધી રહ્યા છીએ "વૅલ" નું મૂલ્ય હવે 0 છે હું તેને બંધ કરું છું અને પછી હું વૅલ ને 1 બરાબર બનાવું છું તેથી તે ફરીથી આ લૂપ પર જશે નહીં કારણ કે વૅલ હવે 1 થઈ ગયું છે અને પછી જ્યારે વાઇલ લૂપમાં હું એસએમએસ વાંચું છું તેથી હું જોઈશ કે આ રીડએસએમએસ ફંક્શન શું કરે છે ચાલો હું તમને કહું કે આ ચાલુ અને બંધ ફંક્શન શું કરશે મૂળભૂત રીતે ચાલુ અને બંધ ફંક્શન રીલે ચાલુ અથવા બંધ કરશે જો તમે રિલે ચાલુ અથવા બંધ કરો છો તો બલ્બ ચાલુ અને બંધ કરવામાં આવશે ઓન ફંક્શનમાં આપણે રિલે ચાલુ કરવા માટે ડિજિટલરાઇટરિલે10 કરીએ છીએ અને આ સીરીયલ પ્રિન્ટએલેન તે સીરીયલ મોનિટરમાં લાઇટ ઓન પ્રિન્ટ કરશે અને પછી આપણે રિલે ને 1 બનાવી રહ્યા છીએ અને ઑફ ફંક્શનમાં આપણે ડિજિટલરાઈટ રિલે1 1 કરી રહ્યા છીએ જે રિલેને બંધ કરશે અને તે સીરીયલ મોનિટર માં "લાઇટ ઑફ" પ્રિન્ટ કરશે અને આ રિલે ને પણ 0 બરાબર બનાવશે આગળનું ફંક્શન રીડએસએમએસ છે વધુ એક ફંક્શન છે જે આપણે લખ્યું છે રીડસિમ900એ ચાલો આપણે આને કાળજીપૂર્વક સમજીએ આપણે રીડસિમમાં શું કરી રહ્યા છીએ આપણે તેને આ લૂપમાં સતત ચલાવીએ છીએ ચાલો આપણે રીડસિમ900એ પર જઈએ તે શું કરી રહ્યું છે તે બફર નામની સ્ટ્રીંગ ડિફાઇન કરી રહ્યું છે અને પછી તે વાઈલ કન્ડિશન માં તેને ચેક કરે છે કનેક્શન ઉપલબ્ધ છે કે નહીં જો તે ઉપલબ્ધ છે તો તે સિમ900એ રીડ ને આ ફંકશનનો ઉપયોગ કરીને વાંચી રહી છે અને તે સી માં સ્ટોર કરે છે અને આ બફર કોનકેટ અમે આ દરેક કેરેક્ટરને એક પછી એક વાંચીને લઈ રહ્યા છીએ અને અમે આ બફર કોનકેટ સી માં કોનકેટીનેટીંગ કરી રહ્યા છીએ અને આપણે 10 મિલિસેકંડનો એક નાનો ડીલે આપ્યો છે અને છેવટે આપણે આ બફરને રીટર્ન કરી રહ્યા છીએ હવે આપણે પાછલી સ્લાઈડ પર જઈશું જે રીડએસએમએસ છે આપણે તે ફંક્શનને બોલાવી રહ્યાં છીએ જે મેં હમણાં બતાવ્યું છે અને આપણે તેને બફરમાં સ્ટોર કરીએ છીએ અને પછી આપણે ચકાસી રહ્યા છીએ કે શું આ બફર સ્ટ્રિંગ આનાથી શરૂ થાય છે કે નહીં હવે ફરીથી આપણે પ્રિન્ટ કરી રહ્યા છીએ આપણને જે મળ્યું છે અને આપણે જોઈએ છીએ કે એકવાર આ પ્રિન્ટ કરવામાં આવે છે એસએમએસ પ્રાપ્ત થાય છે આપણે તેને સીરીયલમાં પ્રદર્શિત કરીએ છીએ અને આ વસ્તુઓ ફક્ત આપણી તપાસ માટે લખાઈ છે જો તમે ઇચ્છો તો તમે તેને અંતિમ પ્રોગ્રામમાં દૂર કરી શકો છો પછી આપણે આ બફરની લંબાઈની ગણતરી કરીએ છીએ લંબાઈની ગણતરી કર્યા પછી આપણે સબસ્ટ્રિંગ લઈએ છીએ જ્યાં આપણે તે લંબાઈ બાદબાકી 5 કાપીએ છીએ અને આપણે તે ચોક્કસ સબસ્ટ્રિંગ લઈએ છીએ અને હવે આપણે શું કરીએ છીએ એકવાર મારી પાસે એસએમએસ આવી જાય છે ત્યાં અન્ય કેટલાક કેરેક્ટર પણ છે જે આવે છે આપણે તે ભાગને દૂર કરી રહ્યા છીએ અને હવે આપણે ચોક્કસ એસએમએસ વિશે ચિંતિત છીએ હવે જો બફર ઇન્ડેક્સઓફ ચાલુ છે તો ઇન્ડેક્સઓફ આ સ્ટ્રીંગને આ બફરથી શોધશે અને તે ચોક્કસ સ્થાન રીટર્ન કરશે જ્યાં તેને મળ્યું છે તેથી તે કિસ્સામાં તે હંમેશાં 0 કરતા વધારે ની વૅલ્યુ રીટર્ન કરશે અને જો તે મળતું નથી તો તે 0 કરતા કંઈક ઓછું એટલે કે 1 રીટર્ન કરશે તેથી આપણા કિસ્સામાં આપણને 0 કરતા વધારેનું પ્રાપ્ત થશે તેથી આપણે અહીં તપાસ કરી રહ્યા છીએ કે બફર ઇન્ડઓફ ચાલુ છે તે નાના અને મોટા અને પછી મોટા અને નાના નું કોમ્બિનેશન હોઈ શકે છે તેથી આપણે સંભવિત બધી રીતો ધ્યાનમાં લીધી છે જો સંદેશમાં આમાંની કોઈપણ વસ્તુ શામેલ છે તો તે ઓન ફંક્શનને કોલ કરશે અને તે બલ્બને ચાલુ કરશે એ જ રીતે આપણે ઑફ કન્ડિશન્સની તપાસ કરીએ છીએ ત્યાં વિવિધ સંભાવનાઓ છે તેથી આપણને એક એસએમએસ મળે છે આપણે કેટલાક ભાગ કાપી નાખીએ છીએ અને પછી અમે અમારી પાસે નો એક્સએક્ટ એસએમએસ જોઈયે છે અને તે વિશિષ્ટ એસએમએસમાં હું તપાસ કરું છું કે તે સંદેશમાં તે ચાલુ છે કે નહીં તે મેસેજ મળે કે નહિ અને આખરે આ બફરથી આપણે આખી સ્ટ્રીંગ રીમુવ કરી રહ્યા છીએ અમે 100 મિલિસેકંડ નો ડીલે આપી રહ્યા છીએ અને અમે 0 રીટર્ન કરીએ છીએ આ વારંવાર ચાલે છે આ એક સરળ કોડ છે કોઈપણ મોબાઇલ નંબરથી જો એસએમએસ આવે છે તો તે આના જેવું કરશે હવે આપણે આગળ નો કોડ જોઈશું જે સુરક્ષિત વર્ઝન છે સુરક્ષિત વર્ઝનનો અર્થ છે મેં તમને પહેલેથી જ કહ્યું છે તે કોઈ ચોક્કસ નંબરથી પ્રાપ્ત થવું આવશ્યક છે અને તે પછી જ હું તેના માટે જઈશ હું તેને ચાલુ અથવા બંધ કરીશ જો મને તે બીજા કોઈ મોબાઇલ નંબરથી મળે છે તો હું તેને ચાલુ અથવા બંધ કરીશ નહીં તેથી કોડનો આ ભાગ એકદમ સીધો હશે અને આ ભાગ પણ તે જ હશે જ્યાં તફાવત શરૂ થાય છે તે અહીં છે અમે ચેક કરીયે છીએ કે સ્ટ્રીંગ આની સાથે શરૂ થાય છે કે નહીં અને અમે બફર ડોટ ઇન્ડેક્સ પણ ચકાસી રહ્યા છીએ અહીં મેં આ બે નંબરો સાથે તપાસ કરી છે તમે આ ઘણી સંખ્યાઓ માટે કરી શકો છો જો તે આ નંબરમાંથી અથવા આ નંબરમાંથી મોકલે છે તો તે કાર્ય કરવું જોઈએ પરંતુ તે અહીં નિર્દિષ્ટ કરેલા સિવાય અન્ય કોઈપણ નંબર સાથે કામ કરતું નથી અને પછી છેલ્લે તમે બફરમાંથી દૂર કરો તેથી આ બધું એસએમએસ નિયંત્રણનો ઉપયોગ કરીને બલ્બ ચાલુ અને બંધ કરવા માટેના કોડના બે વર્ઝન વિશે છે હવે અમે હમણાં જ ચર્ચા કરેલા પ્રયોગનું નિદર્શન કરીશું તેથી હવે હું તમને પ્રયોગો બતાવીશ જ્યાં હું એસએમએસ નિયંત્રણનો ઉપયોગ કરીને એક બલ્બ ચાલુ અને બંધ કરીશ મેં તમારી સાથે કોડ્સની ચર્ચા કરી દીધી છે મેં પહેલેથી જ ચર્ચા કરી છે કે તમે કેવી રીતે સર્કિટ બનાવશો તેથી કોડના બે તફાવત છે જે આપણે કર્યા છે એક એ છે જેમાં કોઈ પણ મોકલી શકે છે બીજો તમે ફોન નંબરોની શ્રેણી મૂકી શકો છો જેમની પાસેથી તમે ઇચ્છો છો કે આ વિશિષ્ટ સ્વીચ ચાલુ અને બંધ થાય તેથી આ બે વસ્તુઓ છે જે હું તમને બતાવીશ તમે પ્રોગ્રામ કંટ્રોલનો ઉપયોગ કરીને રિલેનો ઉપયોગ કરીને તમે કેવી રીતે બલ્બ ચાલુ કરી શકો છો તે તમે પહેલાથી જ જાણ કરી લીધું છે ત્યાં અમે કોઈ એસએમએસ મોકલી રહ્યાં નથી તેના બદલે અમે રિલે કંટ્રોલનો ઉપયોગ કરીને બલ્બ ચાલુ અને બંધ કરી રહ્યા છીએ તમે પહેલાથી જ જાણો છો કે તે કેવી રીતે કાર્ય કરે છે હું તેને અહીં ફક્ત જીએસએમ મોડ્યુલ સાથે ઇન્ટીગ્રૅટ કરીશ તો આ બલ્બ છે આ બલ્બ આ એસી સ્રોતની જેમ આ પ્લગ સાથે જોડાયેલ હોવું જોઈએ તમારી સાથે રિલે મોડ્યુલ હોવું આવશ્યક છે આ ચાર મોડ્યુલ રિલે છે તમારી સાથે એક મોડ્યુલ રિલે પણ હોઈ શકે છે તમારી સાથે તમારી પાસે જીએસએમ મોડ્યુલ હોવું જોઈએ આ સિમ900 મોડ્યુલ છે મેં આ મોડ્યુલ સંબંધિત વિસ્તૃત ચર્ચા કરી છે તમારે તેના માટે સિમ કાર્ડની જરૂર છે તમે અહીં મૂકાયેલું સિમ કાર્ડ જોઈ શકો છો અને તમારે માઇક્રોકન્ટ્રોલર બોર્ડની જરૂર છે જે આ કિસ્સામાં અર્ડિનો યુનો છે હવે જુઓ કે આ જોડાણ કેવી રીતે ચાલે છે એસી સ્રોતનો એક પોઇન્ટ આ બલ્બથી સીધો જોડવામાં આવશે અને એસી સ્રોતનો બીજો પોઇન્ટ જે આ છે તે આ રિલેના સીઓએમ પોઇન્ટના ઇનપુટ તરીકે ચાલશે અને બલ્બનો બીજો છેડો આ સામાન્ય રીતે રિલેના ખુલ્લા સ્થાને જઈ રહ્યો છે હવે હું તમને બતાવીશ કે તમારે આ જીએસએમ બોર્ડ સાથે અને તમારા માઇક્રોકન્ટ્રોલર બોર્ડ સાથે તમારે શું કનેક્શન બનાવવાનું છે જીએસએમ બોર્ડ પાસે ગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ આર્ડિનો ના ગ્રાઉન્ડ સાથે જોડાયેલું છે અને આ જીએસએમ બોર્ડને આરએક્સ અને ટીએક્સ પિન મળી છે જીએસએમની ટીએક્સ પિન આર્ડિનો ના આરએક્સ પિન સાથે જોડાયેલ હોવો જ જોઇએ તેથી અમે આરડિનો માટે આરએક્સ અને ટીએક્સ તરીકે બે પિન બનાવી છે જે પિન 10 અને પિન 11 છે તેથી ટીએક્સ પિન આરએક્સ પિન સાથે જોડાયેલ હોવું આવશ્યક છે અહીં તે પિન નંબર 10 છે અને આરએક્સ પિન પિન 11 સાથે જોડાયેલ છે જે તે અરડિનોની ટીએક્સ પિન છે હવે આખરે મારે રિલે સાથે કનેક્શન કરવું પડશે હવે જો તમે જોશો તો મૂળભૂત રીતે શું થઈ રહ્યું છે જ્યારે તમે કોઈ એસએમએસ મોકલો ત્યારે બલ્બ ચમકશે તેથી તમારી પાસે જીએસએમ મોડ્યુલ અને અરડિનો બોર્ડ વચ્ચે કનેક્શન હોવું આવશ્યક છે અરડિનો બોર્ડને એસએમએસ પ્રાપ્ત થવો આવશ્યક છે તેના આધારે તેને આ રિલેને ચાલુ અથવા બંધ કરવા માટે નિયંત્રિત કરવું જોઈએ અમે આ રિલેના ઇનપુટ સાથે જોડાવા માટે અરડિનોનો આ પિન 7 નો ઉપયોગ કર્યો છે જેના દ્વારા અમે મોકલીશું અને ત્યાં એક જી અને એક વી તેથી અમે આ રિલેના આ ચોથા ઇનપુટનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી છેવટે આ જીએસએમ દ્વારા એક એસએમએસ પ્રાપ્ત થશે અને માઇક્રોકન્ટ્રોલર કેટલીક વસ્તુઓ ચાલુ રાખવા અથવા બંધ કરવા સૂચના આપશે હવે હું બંને વસ્તુ બતાવવા માટે એક પછી એક કોડ ડમ્પ કરીશ હું તમને સલામત કેવી રીતે બતાવી શકું હું આ બે મોબાઇલ ફોનનો ઉપયોગ કરીશ પહેલા હું આ ચોક્કસ મોબાઇલ ફોનથી એસએમએસ કરીશ અને તમે જોશો કે તે કાર્ય કરશે બીજું હું સુરક્ષિત કનેક્શન બતાવીશ જ્યાં હું આ મોબાઇલ ફોનથી પ્રથમ એસએમએસ કરીશ અને તમે જોશો કે તે ચાલશે નહીં પરંતુ જ્યારે મેં આ મોબાઇલ ફોનથી મોકલ્યો છે તે કાર્ય કરશે ચાલો હું તમને બતાવીશ ચાલો હું કોડ ડમ્પ કરું હવે હું એક ઓન સંદેશ મોકલું છું તે જુઓ તેમાં કંઇક સમસ્યા આવી હોય તેવું લાગે છે તેથી હું ફક્ત ચાલુ કરીશ અને હું ફક્ત મોકલીશ તેથી તમે જોઈ શકો છો કે મેં તેને આ મોબાઇલથી મોકલ્યું છે તેથી આ મૂળભૂત રીતે સુરક્ષિત કોડ નથી હું તેને ફરીથી મારા અન્ય મોબાઇલથી બંધ મોકલીશ જે આ છે તે મને તે કરવા દો તેથી હું તેને બંધ કરીશ તેથી બલ્બ બંધ છે હું ફરી એકવાર બતાવીશ હું ઓન મોકલી રહી છું તે કામ કરી રહ્યું છે અને હું ફરીથી બંધ મોકલીશ તમે જોશો કે તે કાર્યરત છે પરંતુ આ કોડ સુરક્ષિત નથી તમે બંને મોબાઇલમાંથી કહ્યું તેમ તે કામ કરતો હતો હવે હું ખાતરી કરીશ કે હું જ્યારે આ મોબાઇલથી મોકલીશ ત્યારે ચાલશે આ ચાલશે નહીં અને જ્યારે હું આ વિશિષ્ટ મોબાઇલ સાથે મોકલીશ ત્યારે તે ફક્ત કાર્ય કરશે હવે હું આ મોબાઇલમાં અજમાવીશ મેં પહેલાથી જ કોડ ડમ્પ કરી દીધો છે તેથી હવે હું ઓન સંદેશ મોકલી રહ્યો છું ચાલો થોડીવાર રાહ જોઉં કંઇ થયું નથી બરાબર હવે હું આ મોબાઇલ સાથે પ્રયાસ કરીશ અને તે કામ કરશે તેથી આ એક સલામત કૉમ્યૂનિકેશન છે જ્યાં તમે આ પ્રકારના ઑટોમૅટિક ઓન ઑફ એસએમએસ દ્વારા નિયંત્રણ કરવા પર ચોક્કસ ફોન નંબરો માટે પ્રતિબંધ મૂકી શકો છો કોઈ પણ ફોન નંબરો માટે નહીં તેથી આજે આપણે એક સરળ ઑટોમેશન વિશે ચર્ચા કરી જે આપણે રિલે જીએસએમ બોર્ડ માઇક્રોકન્ટ્રોલર અને અલબત્ત એક બલ્બનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ તે કોઈપણ વિદ્યુત ઉપકરણો હોઈ શકે છે પરંતુ અહીં અમે એક સરળ બલ્બનો ઉપયોગ કર્યો છે તેને ચાલુ અને બંધ કરવા માટે